ફોર્મયુલેશન ઓફ ઇન્ટિગ્રલ ઇકવેશન મેં અહીં તે જ કર્યું છે તેથી પ્રથમ ટર્મમાં ઇનસિડેન્ટ ફીલ્ડ જોઈએ છે બધે ફીલ્ડ શોધવા માટે વિધ્યાર્થી મારે અહીં આ ટર્મ જાણવાની જરૂર છે તેથી અને મે ધાર્યુ હતું અને તથા કેટલાક પ્રયત્નો દ્વારા મેં ગણતરી કરી છે હમણાં માટે આપણે તેને જેમ છે તેમ છોડીશું તેથી મારે આ ઇકવેશન ઉકેલવાની જરૂર છે ચાલો કહીએ કે હું આ ઇકવેશન ઉકેલું છું એકવાર હું આ ઇકવેશન ઉકેલીશ હું દરેક જગ્યાએ ફીલ્ડ કેવી રીતે શોધી શકું શું આ મને બધે ફીલ્ડ કહે છે શું આ ઇકવેશન મને બધે ફીલ્ડ કહે છે વિદ્યાર્થી હા અને એ કયા આરબીટરી સ્થાન પર છે શું તે ત્યાં છે કે તે માત્ર બાઉન્ડરી પર છે વિદ્યાર્થી બાઉન્ડરી તે માત્ર બાઉન્ડરી પર છે તેથી ધારો કે ધારો તો પણ આપણે આ ઇકવેશન સોલ્વ કરીએ છીએ આ આપણને કેવી રીતે મદદ કરશે તમે સમજો છો ચાલો આપણે એમ કહીએ હું તેને કેટલાક જે તમે જાણો છો તે ખૂબ સારું ગણિત છે અમે તેને સોલ્વ કરીએ છીએ પછી શું શું મારો ઉદ્દેશ પ્રાપ્ત થયો છે મારો ઉદ્દેશ દરેક જગ્યાએ ફીલ્ડ શોધવાનો હતો વોલ્યૂમ ઇન્ટેગ્રલ શોધવા માટે કર્યો તેથી તમારો સંકેત છે કે આ 2 ઇકવેશન લખવા માટે કયા થિયરમનો ઉપયોગ કરવામાં આવશે અમે 2 થિયરમની ચર્ચા કરીશું એક હ્યુજેનનો સિદ્ધાંત હતો બીજો હતો એક્સપલીસીટ થિયરમ આ 2 ઇકવેશન કયા છે વિદ્યાર્થી લુપ્ત એકસટીનક્ષન થિયરમ તો આપણે શેનો ઉપયોગ કર્યો નથી વિદ્યાર્થી હ્યુજેન હ્યુજેન્સ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો નથી અમે ફક્ત એકસટીનક્ષન થિયરમ લખ્યો છે તેથી ચાલો આપણે અહીં એક્સપ્રેશન પર પાછા જઈએ હું નીચેના 2 ઇકવેશન નો ઉપયોગ કરું છું જેનો હું આ અને આનો ઉપયોગ કરું છું તો હવે તમે મને કહો કે ધારો કે હું સોલ્વ કરું છું અને શોધી શકું છું અને મને દરેક જગ્યાએ ફીલ્ડ કેવી રીતે મળશે વિદ્યાર્થી હ્યુજેન્સ સિદ્ધાંત હ્યુજેન્સ સિદ્ધાંતનો ઉપયોગ કરો કારણ કે હું આનું મૂલ્યાંકન કરું છું અને આ હું આ થિયરમ નો ઉપયોગ કરી શકું છું જે મને દરેક જગ્યાએ સમાન રીતે દરેક જગ્યાએ યોગ્ય રીતે કહેશે તેથી હંમેશા એક ઇન્ટેગ્રલ ઇકવેશનમાં 2 સ્ટેપ ની પ્રક્રિયા હોય છે પહેલા મધ્યવર્તી વેરિયેબલ નું મૂલ્યાંકન કરો તે કિસ્સામાં તે વાયર પર કરેંટ ચાર્જ ડેન્સિટિ હતી આ કિસ્સામાં તે બાઉન્ડરી પર છે પછી હું હ્યુજેન્સ સિદ્ધાંતમાં પાછો બદલી શકું છું અને બધે ફીલ્ડ મેળવી શકું છુ તેથી તમારે હંમેશા મારા મનમાં આ ઉચ્ચ સ્તરીય ચિત્ર રાખવું જોઈએ કે આ તે વ્યૂહરચના છે જે આપણે અનુસરી રહ્યા છીએ ગણિતમાં ખોવાઈ જવું સરળ છે તેથી ચાલો આપણે અહીં પાછા જઈએ તેથી આ વિસ્તરણ થિયરમ હતું જેમ મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે હવે હું તમને પૂછું કે આ 2 ઇકવેશનમાં કેટલા વેરિયેબલ છે હું શું જાણતો નથી વિદ્યાર્થી હું સિવાય બીજુ કશું જાણતો નથી વિદ્યાર્થી બીજું કંઈ વિદ્યાર્થી ગ્રેડ મને અને વિષે ખબર નથી તેથી તમે વિચારતા હશો કે જો મને ખબર હોય તો હું ની ગણતરી કરી શકું છું પરંતુ વાસ્તવમાં એવું થવાનું નથી કારણ કે આપણે માની લઈએ કે આ ઇકવેશનમાં કોઈ ન હતું અને માત્ર ફી હતું અમે જોયું છે કે જો મારી પાસે અનનોન વેરિયેબલ હોય તો એક ઇન્ટેગ્રલ ઇકવેશન માં આપણે તેને ઉકેલવાની એક રીત જોઈ છે અને તે એક રસ્તો શું હતો સમજદાર અને ઉકેલવા જે તમને phi બરાબર આપે છે પરંતુ તે તમને નયુમેરિકલ ફોર્મ માં અથવા એનાલિટીકલ ફોર્મ માં આપ્યું વિદ્યાર્થી નયુમેરિકલ તે તમને તેમાંથી સંખ્યાઓનો સેટ આપે છે તમે કેવી રીતે ચોક્કસપણે ગ્રેડ phi મેળવશો તમને બરાબર નહીં મળે તેથી grad phi 1 dot n hat વાસ્તવમાં તમારું બીજું વેરિયેબલ જેવું લાગે છે હું બીજામાંથી એક મેળવી શકું છું જે સાચું હશે જો મને ગાણિતિક ફંક્શન મળતું હોય તો હું તેનો ઢાળ લઈ શકું પણ મને તે મળતું નથી કાર્ય તેથી ત્યાં 4 વેરિયેબલ અને કેટલા ઇકવેશન લાગે છે વિદ્યાર્થી 2 2 ઇકવેશન તેથી કેટલાક બજેટ બંધ હોવાનું જણાય છે હું 2 ઇકવેશનમાંથી 4 વેરિયેબલ માટે ઉકેલી શકતો નથી પરંતુ હું શું રાખું છું હું શું કહું છું તેથી બાઉન્ડરી કંડિશન દૂર છે મેં હજી સુધી બાઉન્ડરી કંડિશનનો યોગ્ય ઉપયોગ કર્યો નથી તો કરેંટ મેગ્નેટિક શાખામાં આપણે જે બાઉન્ડરી કંડિશનનો અભ્યાસ કર્યો છે તે શું છે સરળ બાઉન્ડરી કંડિશન વિદ્યાર્થી E ટેનજેનશીયલ ટેનજેનશિયલ E ફીલ્ડ સંરક્ષિત છે જ્યાં સુધી શુદ્ધ સરફેશ કરેંટ નથી ત્યાં સુધી ટેનજેનશિયલ નથી તેથી ચાલો આપણે તેને લખીએ અને બીજું ઇકવેશન બીજી બાઉન્ડરી કંડિશન આ બે બાઉન્ડરી ની કંડિશન છે વિદ્યાર્થી સર વિદ્યાર્થી શું આપણે વિચારી શકીએ કે આ સ્કેટર્ડ ફીલ્ડ ઑબ્જેક્ટ વોલ્યુમ માંથી છે વિદ્યાર્થી મતલબ તે પોતે જ પેનેટ્રેટ ના થઇ સકે ના તે ચોક્કસપણે ઘૂસી રહ્યું છે તે તેના ડાઇલેક્ટ્રિક ઓબ્જેક્ટ થઈ જશે તેમાંથી કેટલાક અંદર જશે અને ફરીથી ભળી જશે તેથી તે સંપૂર્ણપણે જટિલ પરિસ્થિતિ છે તેથી એવું નથી જો મારી પાસે એક સંપૂર્ણ ધાતુની વસ્તુ હોય તો ફીલ્ડ ફક્ત તે જ ઉછાળશે જે આનો ખાસ કેસ છે જો હું અનંત તરફ વલણ ધરાવતા આ એપ્સીલોનનો વાહકતાનો ભાગ બનાવીશ તો મને તે સંબંધ મળશે જે અભેદ્ય પદાર્થ બનશે પરંતુ અત્યારે હું તેને એક પેનેટ્રેબલ પદાર્થ તરીકે લઈ રહ્યો છું વિદ્યાર્થી તે ડાઇલેક્ટ્રિક છે તે ડાઇલેક્ટ્રિક છે તો મેં બનાવેલી ધારણાઓમાં શું હતું હું કયા પોલારઈજેશન સાથે કામ કરું છું વિદ્યાર્થી TM TM પોલરાઈજેશન આ કિસ્સામાં ઇલેક્ટ્રિક ફીલ્ડ શું છે વિદ્યાર્થી માત્ર ખરું તેથી E વાસ્તવમાં માત્ર છે અને આગળની નોંધ કે જે અમે બનાવી હતી તે અમે તેને સિમ્બલ phi દ્વારા બોલાવી હતી જે વેરિયેબલ હતી જેને હું દરેક જગ્યાએ સોલ્વ કરી રહ્યો હતો તેથી યાદ રાખો કે આ 2D સમસ્યા છે આ પદાર્થ પરિમાણમાં અનંત વિસ્તરે છે તેથી જો હું અહીં 1 પોઈન્ટ અને અહીં 1 પોઈન્ટ લઈશ અને હું આ પોઈન્ટ ને અહીં ખસેડીશ અને હું આ પોઈન્ટ ને ખસેડીશ હું સરફેશ ની શક્ય તેટલી નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો છું જ્યાં સુધી હું શક્ય તેટલું આગળ વધું છું મારો અર્થ છે કે શક્ય તેટલી નજીકની સેવા હું પૂછી શકું છું કે બાઉન્ડરી ની સ્થિતિ શું છે તો માટે બાઉન્ડરી ની કંડિશન શું હશે બાઉન્ડરી S પર માટે તમે શું કહી શકો કઈ દિશામાં માત્ર ઇલેક્ટ્રિક ફીલ્ડ છે શું તમે જાણો છો કે આ z અક્ષ સ્કેલર આ સરફેશ પર ટેનજેનશીયલ છે હા સાચું કારણ કે આ પદાર્થ આ કાગળ અથવા બોર્ડના સમતલમાંથી અનંતપણે વિસ્તરે છે તેથી અક્ષ કોઈપણ પોઈન્ટ ધરીની અક્ષને સમાંતર કોઈપણ લાઇન સરફેશ પર ટેનજેનશિયલ છે તો આ ઇકવેશન શેમાં ફરે છે વિદ્યાર્થી પર અને તે સ્થાન છે જ્યાં હું આ ઇન્ટેગ્રલ કરી રહ્યો છું તો હવે હું કેટલા વેરિયેબલ કહી શકું તેથી આ બેને ઘનીકરણ કરવામાં આવ્યું છે હું તેને કેટલાક phi r પ્રાઇમ સમાન કહી શકું છું પરંતુ ફક્ત S પર જ ક્યાંય યોગ્ય નથી તેથી અહીંથી મેં સંયુક્ત કર્યું છે હું એક વેરિયેબલ માં મર્જ થઈ ગયો છું તેથી એવું લાગે છે કે હવે મારી પાસે ત્રણ વેરિયેબલ બે ઇકવેશન આ ભાગ સ્પષ્ટ છે તેથી મારો મતલબ છે કે તમે અત્યાર સુધીમાં અનુમાન લગાવ્યું હશે આગામી ઇકવેશન આપવાનું છે તે મને વેરિયેબલની સંખ્યાને વધુ ઘટાડવામાં મદદ કરશે તેથી ચાલો આપણે તેને જોઈએ હવે બીજી બાઉન્ડરી કંડિશન બનવા જઈ રહી છે હવે આ થોડું મુશ્કેલ બનશે હવે હું મેગ્નેટિક ફીલ્ડ કેવી રીતે મેળવી શકું હું મેગ્નેટિક ફીલ્ડ ના ટેનજેનશીયલ કોમ્પોનન્ટ પર પહોંચું તે પહેલાં મારે પહેલા મારે મેગ્નેટિક ફીલ્ડ માટે એક્સપ્રેસન મેળવવી જોઈએ અને પછી તેના નોર્મલ અથવા ટેનજેનશીયલ કોમ્પોનેંટ ને યોગ્ય રીતે લેવો જોઈએ તેથી હું મારો સ્પર્શ ફીલ્ડ કેવી રીતે મેળવી શકું હું મેગ્નેટિક ફીલ્ડ કેવી રીતે મેળવી શકું વિદ્યાર્થી ખરું તેથી અમારી પાસે છે તે મારા મેક્સવેલ ઇકવેશન છે તેથી જો હું જાણું છુ હું મેળવી શકું છું તો હુંને ની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકું છું તો ચાલો આપણે ફક્ત આ લખીએ આપણે અહીં આ લખીએ મને પાસે have છે ખરું ના કોમ્પોનેંટ શું છે અને એક નું ફંકશન બનશે કે જે નું ફંકશન છે નું નહી તો કયો કોમ્પોનેંટ હશે જે અહીં ટકી રહેશે ચાલો કોમ્પોનેંટ જોઈએ તો કોમ્પોનેંટ હશે Y કોમ્પોનેંટ અને Z કોમ્પોનેંટ હશે આશ્ચર્યજનક નથી મેં દિશામાં કર્લ સાથે સ્કેલર થી શરૂઆત કરી હતી જે મને સમતલમાં કંઈક આપે છે તેથી આ મારું ઇકવેશન છે તેથી અહીંથી હું કહી શકું છું કે શું હશે સરળતાથી હશે તો મને અહી થી બહાર આવવા દો તેથી તેથી મને મેગ્નેટિક ફીલ્ડ મળ્યું છે પગલું 1 પર આગળ મારે શું જોઈએ છે હું ટેનજેનશિયલ કોમ્પોનેંટ લાગુ કરવા માંગુ છું હું સરફેશ વિશે શું જાણું છું મને સરફેશ પર શું આપવામાં આવ્યું છે વિદ્યાર્થી નોર્મલ વેક્ટર નોર્મલ વેક્ટર તેથી ધારો કે હું નોર્મલ વેક્ટર જાણું છું તેથી હું નીચે પ્રમાણે લખી શકું છું કઈક આ જ રીતે હું નોર્મલ કોમ્પોનેંટ અને ટેનજેનશીયલ કોમ્પોનન્ટ ની દ્રષ્ટિએ પ્લેન માં કોઈપણ વેક્ટરને તોડી શકું છું હું તે કરી શકું છું તેથી તે મને કહે છે કે જે ટેનજેનશીયલ દિશામાં હશે હું તેને આ રીતે લખી શકું છું કે હું ફીલ્ડ ના નોર્મલ કોમ્પોનેંટ ને કેવી રીતે લખી શકું ચાલો નો સાથેનો ડોટ પ્રોડક્ટ લઈએ જેથી આને as આ રીતે લખી શકાય તેથી અહીં આ ટર્મ એ છે કે મારે બાઉન્ડરી પર લાગુ કરવો પડશે તેથી તે થોડું જટિલ લાગે છે પરંતુ મેં જે કર્યું છે તે મેગ્નેટિક ફીલ્ડ અને સરફેશ પર સામાન્યની દ્રષ્ટિએ સ્પર્શ ફીલ્ડ ને બહાર કા્યું છે તો ચાલો હવે આની ગણતરી કરવાનો પ્રયાસ કરીએ તો ચાલો જોઈએ તો આપણે શું કરવું જોઈએ અમે તેને અહીં જ બદલી શકીએ છીએ તો આ શું હશે તો ચાલો આપણે નોર્મલ સ્કેલર ને આગળ લખીએ તેથી અમે આને બહાર નોર્મલ રાખી શકીએ છીએ અહીં પ્રથમ કોમ્પોનેંટ તો તે શું હશે તેથી હું આ ટર્મ ને અહીં લઈ જવા દઈશ આ ફક્ત મને આપશે કે તો ચાલો પહેલા લખીએ તો મને આપવા જઈ રહ્યો છે બીજું શું તે ની ડોટ પ્રોડક્ટ છે જે અહીં છે અને જે અહીં છે તેથી કોમ્પોનેંટ નો the દ્વારા ગુણાકાર થાય છે કોમ્પોનેંટ નો the દ્વારા ગુણાકાર થાય છે અને 0 એ 0 છે તેથી આ એક સ્કેલર છે આ મારુ છે અને પછી હું આ સ્કેલર લઈ રહ્યો છું અને તેને યોગ્ય દિશામાં રજૂ કરી રહ્યો છું મારી સાથે અત્યાર સુધી દરેક તેથી અહીં સમાન કોમ્પોનેંટ સાથે અને સાથે ગુણાકાર થશે તેથી જ્યારે હું અહીં ભાગ લખીશ અહીં કુલનો કોમ્પોનેંટ મને શું મળશે તેથી f આમાંથી આવી રહ્યું છે આ X કોમ્પોનેંટ છે મને Y કોમ્પોનેંટ આપશે તેથી અપેક્ષિત લાઇન પર મને x કોમ્પોનેંટ અથવા y કોમ્પોનેંટ સાથે કોઈ સ્કેલર મળ્યું છે અને કોઈ z કોમ્પોનેંટ નથી તે જ આપણે અપેક્ષા રાખીએ છીએ તેથી હું હંમેશા આ લખતો આવ્યો છું તેનો અર્થ છે તેનું યુનિટ વેકટર તો તે મને શું કહે છે કોઈપણ સંબંધમાં તેથી આ જુઓ અહીં આ બે કંડિશન જુઓ જોડી શકાય છે કોઈક રીતે તે કંઈક છે જેથી બની જાય છે અને બીજાનું શું બીજી ટર્મનું શું થશે ફરીથી આ અને આ લખી શકાય છે જેમ આવશે અને મને શું મળશે વિદ્યાર્થી સર બાદબાકી અને આ બાદબાકી યોગ્ય હશે અને ટર્મ હશે ફરીથી હજી પણ અહીં ખૂબ જ સીધી રીતે દેખાતી નથી શું હું આમાંથી કંઈક નોર્મલ લઈ શકું છું શું હું આને જોઈ શકું છું કે પ્રથમ ટર્મ બંને કંડિશન માં છે બીજી ટર્મ બંને કંડિશનમાં a યોગ્ય છે જો હું તમને પૂછું કે શું છે તો તમે શું લખશો ચાલો આપણે તેને અહીં લખીએ તમે તેને આ રીતે લખી શકો શું હું આ એક્સપ્રેસન માં તે ટર્મ ને ક્યાંય પણ અવલોકન કરું છું તે ત્યાં જ છે તેના અંતિમ મનીપુલએશન આ શું દેખાય છે કંઈક નોર્મલ છે જે છે શું આ મારો અર્થ વચ્ચે ડોટ પ્રોડક્ટ જેવો દેખાય છે આને ડોટ પ્રોડક્ટ તરીકે વિચારો અહી tan છે જો એ હોય તો હું ટેનજેનશીયલ ફીલ્ડ વિશે શું કહી શકું વિદ્યાર્થી બાદબાકી તે એક H ટેનજેનશીયલ ફીલ્ડ છે કારણ કે આના ડોટ પ્રોડક્ટ જુઓ આનું ડોટ પ્રોડક્ટ શું છે વિદ્યાર્થી 0 0 તેથી આ એક ટેનજેનશીયલ ફીલ્ડ છે હવે આ વ્યક્તિને અહીં જોયા પછી અને અહીં આ એક્સપ્રેસન જોયા પછી શું આપણે તેને વધુ સરળ બનાવી શકીએ શું આપણે આ લખી શકીએ છીએ જે કંઈ નથી પરંતુ વિદ્યાર્થી H ટેનજેનશીયલ અમારી પાસે એચ ટેન્જેન્શિયલ ફીલ્ડ છે તેથી મારી પાસે જે છે તે છે મંજૂર છે કે અમારે અહીં આવવા માટે થોડું કામ કરવું પડશે પરંતુ ધીરજપૂર્વક અમારી પાસે ફક્ત આ જ કામ છે તમે જાણો છો કે સ્કેલર ક્રોસ પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટ સાથે કામ કરો હવે છેલ્લે હવે આપણે કહી શકીએ છીએ તેથી આપેલ છે કે આ ટેનજેનશીયલ ફીલ્ડ છે અને તેને બાઉન્ડરી પર સાચવવું જોઈએ આ આપણને શું કહે છે તેથી તે અમને કહે છે કે જમણી બાજુએ તેથી અમે માત્ર એટલું જ કર્યું કે અમે મેગ્નેટિક ફીલ્ડ થી શરૂઆત કરી જે અમને ને દ્રષ્ટિએ વ્યક્ત કરવાની મંજૂરી આપી તેથી મને એક એક્સપ્રેસન મળી જ્યારે મને એક્સપ્રેસન મળી ત્યારે મને જાણવા મળ્યું કે હું મને જે એક્સપ્રેસન આપવાનો પ્રયત્ન કરું છું ગ્રેડ phi ની દ્રષ્ટિએ લખવા માટે મારે બીજગણિતનો યોગ્ય જથ્થો કરવો પડ્યો હતો જે મને અહીં મળ્યો છે અને હું કહું છું કે તે સમાન હોવું જોઈએ અને તેણે મને આ બાઉન્ડરી કંડિશન આપી તેથી જ્યારે તમે પહેલી વાર આ પ્રકારનું અમારું ડેરિવેશન જુઓ છો તે થોડું ઇન્ટિમીડેટિંગ છે પરંતુ તમને તે અટકી જાય છે બાકીની સામગ્રી ફક્ત આને પુનરાવર્તિત કરી રહી છે તમે સમસ્યાની બાઉન્ડરી વિશે હોશિયાર છો અને ફક્ત આ ચાલાકી કરી રહ્યા છો અને નોંધ લો કે જ્યાં સુધી તમે મને કહો ત્યાં સુધી અમે સરફેશ ને સંપૂર્ણપણે નોર્મલ રાખીએ છીએ હું આ કરી શકું છું કંઈ ખાસ નથી મને લંબચોરસ બાઉન્ડરી ની જેમ જરૂર નહોતી અથવા ગોળાકાર બાઉન્ડરી કોઈપણ બાઉન્ડરી હોઈ શકે છે તેથી આ ઇકવેશન નો અંતિમ સેટ છે જે આપણી પાસે છે અજાણ્યા અહીં છે અને તે જ રીતે અહીં તેથી આ 2 ઇકવેશન 2 વેરિયેબલ છે તો તમને કેવું ઇન્ટેગ્રલ ઇકવેશન લાગે છે અમે વિવિધ પ્રકારના ઇન્ટેગ્રલ ઇકવેશન નો અભ્યાસ કર્યો છે આ એક નાનો ભિન્નતા છે તો શું તે ફ્રેડહોમ અથવા વોલ્ટેરા જેવો દેખાય છે ફ્રેડહોમ કારણ કે એકીકરણની મર્યાદા અજાણ છે તેથી તે કેવા પ્રકારનો દેખાય છે પ્રથમ કે બીજો પ્રકાર અજાણ્યા અંદર અને બહાર છે અથવા સંકલિત sine ની અંદર છે વિદ્યાર્થી અંદર માત્ર અંદર તેથી આપણે 1 લી પ્રકાર કહી શકીએ પરંતુ તેના વિશે શું અલગ છે કે મારી પાસે 2 વેરિયેબલ છે તેથી આ વાસ્તવમાં ઇકવેશનની જોડાયેલી પ્રણાલી છે તે 1 ઇકવેશન નથી અને 2 વેરિયેબલમાં 1 વેરિયેબલ 2 ઇકવેશન છે આ પ્રથમ પ્રકારની જમણી બાજુના ફ્રેડહોમ ઇન્ટેગ્રલ ઇકવેશનનો સેટ છે બે સરળ ઇકવેશનનું વર્ણન કરવા માટે ઘણા વિશેષણો આપણે આ કેવી રીતે સોલ્વ કરીશું વાસ્તવમાં આ ઇકવેશન ઉકેલવા હવે અહીં કોઈ મહાન રહસ્ય નથી આપણે પહેલાથી જ જાણીએ છીએ કે પ્રક્રિયા શું છે અમે પુનરાવર્તન કરીએ છીએ અમે અગાઉની સમસ્યામાં આ કર્યું છે તો તમે પહેલા શું કરશો તમે તેને સોલ્વ કરવા માંગો છો તે કોઈપણ ઇકવેશન તમે તેને યોગ્ય રીતે ડિસ્ક્રેટાઇઝ કરશો તેથી અમે વિવેકબુદ્ધિ કરીશું તો પછી બીજી મહત્વની પસંદગી શું છે બેઝિસ ફંક્શન્સ બરાબર મારે બેઝિડ ફંક્શન્સ પસંદ કરવા અને ઇકવેશનની સિસ્ટમ ઉકેલવી પડશે જે ભાગોનો આપણે અભ્યાસ કર્યો નથી અત્યાર સુધી આ શખ્સ શું છે અને આ શખ્સ શું છે તેથી તે ગ્રીનનાં ફંક્શનનું બીજું મોડ્યુલ હશે જે આવશે તેથી અગાઉના રાશિઓથી અલગ માટે આ ઇકવેશન કેવી રીતે જોડાયેલા સ્વભાવને કારણે હતા અને આ પણ બાઉન્ડરી ઇન્ટેગ્રલ છે પહેલાં અમારી પાસે માત્ર મારો મતલબ હતો વોલ્યુમ અમે વિભાગોમાં કાપ્યું છે તેથી આ ઇકવેશનનો અંતિમ સેટ છે તેને સોલ્વ કરવાથી આપણને ગ્રેડ ફી ડોટ એન હેટ ફી 1 અવેજી મળે છે જે હ્યુજેન્સ સિદ્ધાંતમાં પાછો આવે છે અને હું ગમે ત્યાં ફીલ્ડ મેળવી શકું છું હું ઇચ્છું છું કે મૂળભૂત વિચાર આ સ્પષ્ટ છે તેથી આપણે કેવી રીતે આ ગ્રેડની વિગત કેવી રીતે સોલ્વ થશે તે વિશે આવરી લેશે આપણે તેમને અલગ કરવાની જરૂર નથી અમે તેમને સોલ્વ કરી શકીએ છીએ કારણ કે અમે રેખીય ઇકવેશનની રચના બનાવીશું અને તેને આ રીતે સોલ્વ કરીશું તે જ રીતે તેને સોલ્વ કરશે આ ઇકવેશન ને સોલ્વ કરવામાં કંઈ અલગ નથી જેમ કે તમારે વેરિયેબલમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર નથી તેથી કેટલાક અન્ય વિસ્તાર જ્યાં તેઓ અલગ થઈ જાય છે અથવા જેની જરૂર નથી માત્ર વિકેન્દ્રિયકરણ અને આધાર ફંક્શન પસંદ આ કંડિશનનું મૂલ્યાંકન કરવામાં ઘણું કામ છે હું તમને માત્ર 1 સંકેત આપીશ પડકાર શું હશે આ બાઉન્ડરી ની સાથે તો અહીં તમારા પ્રાઇમ અથવા અન પ્રાઇમ પર ઇન્ટેગ્રલ નું વેરિયેબલ શું છે વિદ્યાર્થી દ્વિતીય તેઓ પોઈન્ટ ઓ હશે જ્યાં બધું બરાબર છે અને જ્યારે ની વ્યાખ્યા પર પાછા ફરો શું ડેલ્ટા ફંક્શન એ બેઠું છે તેથી આ ત્યાં એકલતા છે તેથી આપણે સિંગયુંલારીટી ની હાજરીમાં આ ઇન્ટેગ્રલ નું મૂલ્યાંકન કરવું પડશે તેથી ત્યાં થોડી સાવચેતીપૂર્વક કામ કરવાની જરૂર છે પછી બાકીનું સરળ છે પરંતુ તે મળશે તમે તેને ખૂબ વિગતવાર સોલ્વ કરશો